વ્હાલા સહયોગીઓ આપણાં કોર્સ માં અઠવાડિયા 3 મોડ્યુલ 1 માં સ્વાગત છે આ મોડ્યુલમાં આપણે હાવભાવો તરફ જોઇશું જે આપણા મુખ તેમજ સ્મિતની મદદથી આપણી ક્રિયાપ્રતિક્રિયાઓ દરમિયાન વ્યક્ત કરવામાં આવે છે આપણે તપાસ કરીશું કે કેવી રીતે જુદી જુદી પ્રકારની લાગણીઓ આપણા મુખ તેના વિવિધ આકારો તેમજ સ્મિતની મદદથી સંચારિત થાય છે સુખથી દુખ સુધી ભયથી અણગમા સુધી જુદી જુદી પ્રકારની લાગણીઓ મુખના આકાર અને આપણા સ્મિત સાથે સંચારિત થાય છે એવું લાગે છે કે આપણને ચહેરાના હાવભાવના અર્થઘટન માં ક્યારેય કોઈ ઔપચારિક તાલીમ આપવામાં આવતી નથી જોકે તે આપણી સાંસ્કૃતિક અને સામાજિક સ્થિતિને કારણે છે કે પછી તે ખરેખર આપણી ઉત્ક્રાંતિ પ્રક્રિયાઓને કારણે છે મોટેભાગે આપણે કોઈ પણ રૂબરૂ પરિસ્થિતિમાં આપણા ચહેરાની મદદથી વાતચીત કરી શકીએ છીએ આપણો ચહેરો સૌથી શક્તિશાળી સંદેશાવ્યવહાર સાધનોમાંનું એક છે અને ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં જ્યાં આપણે વર્ષોના વ્યવસાય દરમિયાન આપણા વ્યાવસાયિક વચનો દરમિયાન ઘણી વાતો કરવી પડે છે આપણે જોઇએ છીએ કે ઘણીવાર આપણે અન્ય લોકોના ચહેરાના હાવભાવનું અર્થઘટન કરવાનો પ્રયાસ કરીએ છીએ તે જ સમયે આપણી સામાજિક ક્રિયાપ્રતિક્રિયાનું બીજું પાસું એ હકીકત છે કે મોટાભાગના લોકો ચહેરાની અભિવ્યક્તિને એ સામગ્રીની તુલનામાં વધુ માને છે જે શબ્દોની મદદથી સંચારિત કરવામાં આવે છે આપણા ચહેરામાં આંખો અને મુખ છે જે આપણા માનવ શરીરમાં સૌથી વધુ માહિતી પહોંચાડતા અંગો છે આપણે આંખો દ્વારા સંદેશાવ્યવહાર જોયો છે આપણી આંખો લાગણીઓ અને લાગણીઓના વિવિધ સ્તરોને કેવી રીતે સંચાર કરે છે અને તેમના અર્થઘટનમાં સાંસ્કૃતિક વિવિધતાઓ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે આજે આપણે મુખની સ્થિતિ અને સ્મિત તરફ ધ્યાન આપીશું આપણી લાગણીઓના સંચારમાં મુખ મુખ્ય ભૂમિકા ભજવે છે આપણું મુખ જે આકાર લે છે તે આપણા દાંત અને જીભ દ્વારા પણ સપોર્ટેડ છે તમને ખ્યાલ આવશે કે એ નોંધવું રસપ્રદ છે કે આપણા મુખની મદદથી હાથ ધરવામાં આવતી નિયમિત પ્રવૃત્તિઓ પણ ઉદાહરણ તરીકે અન્ય લોકો સાથે ભાષણની ખરી વાત બોલી રહી છે તે જ સમયે ખાવાનું ખાતા પણ વાતો વ્યક્તિત્વ પૂર્વભૂમિકા વગેરે પર ઘણો સંચાર કરે છે અને અન્ય લોકોના વ્યક્તિત્વને સમજવા માટેના આપણા જેવા સંકેતો તે જ સમયે આપણે સ્મિતનું અર્થઘટન કરીએ છીએ અને તે જ સમયે જો સ્મિત ગેરહાજર હોય તો આપણે પણ સભાન બનીએ છીએ તેથી આપણા સ્મિત તેમજ હાસ્યની હાજરી અને ગેરહાજરી પણ આપણી લાગણીઓ અને વ્યક્તિત્વના પ્રકારોના સંચાર કરવા માટે મહત્વપૂર્ણ છે મુખનો આકાર સામાન્ય રીતે મૂલ્યાંકન હાવભાવનો સંચાર કરે છે પાછળથી જ્યારે આપણે આંગળીઓની હિલચાલ તેમજ હાથના સંકેત પર નજર કરીશું ત્યારે આપણે જોઈશું કે કેવી રીતે હાથ અને આંગળીઓ અને તેમને ચહેરાના વિવિધ ભાગો પર મુકવાથી મૂળ સંદેશાવ્યવહારના અર્થમાં ફેરફાર થાય છે જોકે આપણે જોશું કે હાથ અને આંગળીઓ વગર પણ આપણું મુખ ચોક્કસ વિચારોનો સંચાર કરે છે આપણું મુખ જે આકાર લે છે તે કોઈપણ સંવાદ દરમિયાન મહત્વના માર્કર હોય છે પછી ભલે તે ઓફલાઈન હોય કે પછી તે ઓનલાઈન હોય આપણા રૂબરૂ સંદેશાવ્યવહારમાં આપણે વિવિધ સંકેતોના આધારે અર્થો બનાવીએ છીએ નિર્ણય લેવામાં આવે તે પહેલા અને તે ઔપચારિક અને મૌખિક રૂપરેખાઓ છે જે અભિવ્યક્તિઓની આપણી સમજણ છે જે મુખના આકારની મદદથી સંચારિત કરવામાં આવે છે આપણને સમયની ખુલ્લી જગ્યા આપો કે જે દરમિયાન આપણે વાટાઘાટો કરી શકીએ અને કારણ કે અન્ય વ્યક્તિએ બરાબર કહ્યું નથી કે હજુ પણ અન્યને મનાવવા માટે થોડી જગ્યા છે પ્રથમ અભિવ્યક્તિ જે ઘણી વખત આપણા હોઠની મદદથી સંચારિત થાય છે તે પીસેલા હોઠ છે તે એક મૂલ્યાંકનકારી સંકેત છે ઘણીવાર તે અસંમતિ અથવા ગુસ્સો દર્શાવે છે જેને દબાવવામાં આવી રહ્યો છે જો તે ગુસ્સો ન હોય તો પણ તમે જોશો કે અમુક પ્રકારનો અસ્વીકાર સામાન્ય રીતે સંચારિત કરવામાં આવે છે કેટલીકવાર ખાસ કરીને હાથ અને આંગળીઓના અન્ય સંકેતો સાથેના સંવાદમાં તે હેજિંગ શબ્દો થી દૂર માહિતીને અટકાવવાનો પણ સંચાર કરે છે જેથી તમે એકદમ તમારી જાતને વચનબદ્ધ ન કરો તેથી તમે જોશો કે પીસેલા હોઠ એક લાગણીનો સંચાર કરે છે જે ચોક્કસપણે ખુલ્લા નથી મુખનું પાઉટીંગ નારાજગી દર્શાવે છે ઘણીવાર તમે જોશો કે જ્યારે કોઈ નાનું બાળક અપમાન અનુભવે છે અથવા એકલતા અનુભવે છે અથવા તે જે ઇચ્છે છે તે મેળવવા માટે સક્ષમ નથી તો ઘણી વખત પાઉટ દેખાય છે પુખ્ત વયના લોકોમાં પણ તમે જોશો કે સ્વ છબી વિશે શંકા તેમજ ચેનચાળા આ પાઉટની મદદથી સૂચવવામાં આવે છે જ્યાં સુધી જાતિ વર્તનની આપણી સમજણનો પ્રશ્ન છે ત્યાં સુધી વિવિધ ડિગ્રી સાથે સંકળાયેલ વિવિધ સંસ્કૃતિઓ ઘણી સંસ્કૃતિઓમાં આપણને જોવા મળશે કે પાઉટિંગ વર્તન યુવાન છોકરીઓ માટે અને યુવાન છોકરાઓ માટે યોગ્ય માનવામાં આવે છે પકર્ડ હોઠ અને પાઉટ ખાસ કરીને જ્યારે ઉપરનો હોઠ નીચેના હોઠ પર બહાર નીકળતો હોય પછી ભલે આપણે તેને બચકું ન ભરતાં હોઈએ તો પણ તે અપરાધની લાગણી સૂચવે છે કે કોઈ વ્યક્તિ ક્રિયા દરમિયાન પકડાયો છે કે નહીં બીજી બાજુ જો નીચેનો હોઠ ઉપરના હોઠ પર ફેલાયેલો હોય તો તે અનિશ્ચિતતા અથવા દ્વેષભાવની લાગણી સૂચવે છે કે જે શબ્દોની મદદથી વ્યક્ત કરવા તૈયાર નથી જો નીચેનો હોઠ એક પાઉટમાં બહાર નીકળી ગયો હોય તો તે ચીડિયાપણું સૂચવે છે જેને ઘણીવાર અપરિપક્વ માનવામાં આવે છે તેથી પકર્ડ હોઠ અને પાઉટ ઘણીવાર અનિશ્ચિતતાની લાગણીઓ તેમજ પરોક્ષ પ્રવેશ અથવા ઓછામાં ઓછા કોઈના અપરાધની સભાનતાનો સંચાર કરે છે સપાટ હોઠ જેને લિપ પ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેમ આ ફોટોગ્રાફ ખૂબ જ સ્પષ્ટ રીતે સૂચવે છે તે બોલવાની દબાયેલી ઇચ્છા સૂચવે છે જે ખૂબ જ સ્પષ્ટ રીતે સમજી શકાય છે સપાટ હોઠ અથવા લિપ પ્રેસ ત્યારે થાય છે જ્યારે હોઠને વધુ પડતા બળપૂર્વક પૂર્ણપણે બંધ કરવામાં આવે છે તેથી જ્યારે મુખનો આ ચોક્કસ આકાર સૂચવે છે કે કોઈ વ્યક્તિ તેના કે તેણીના મનમાં ચાલી રહેલી કોઈ વાત બોલવા માંગતી નથી તો તે એક સાથે અસ્વીકાર તકલીફ અથવા હતાશાના ભયનો પણ સંચાર કરે છે વ્યક્તિને ડર છે કે જો તેણી અને પેટા કહે છે કે તેણીને તેના પરિણામોનો સામનો કરવો પડી શકે છે અથવા તે જ સમયે વ્યક્તિ એટલી વ્યથિત થઈ રહી છે કે તેની પાસે આ લાગણીને વ્યક્ત કરવા માટે શબ્દો નથી મોટેભાગે આપણે જોઇએ છીએ કે અસ્વીકાર અને તકલીફની આ લાગણી સંવાદ દરમિયાન અન્ય વ્યક્તિ કરતાંય પોતાની તરફ નિર્દેશિત થાય છે મુખની આ ચોક્કસ સ્થિતિ આપણને મનોવૈજ્ઞાનિક અશાંતિ વિશે ઘણું બધું જણાવે છે જે આપણી વાતચીત દરમિયાન વ્યક્તિની અંદર જાય છે હોઠ પર બચકું ભરવું અથવા હોઠ પર ચાવવું ભય સૂચવે છે ચિંતાની ભાવના જે આપણા વ્યક્તિત્વમાં છે અને તે જ સમયે આપેલ પરિસ્થિતિમાં નિર્ણાયકતાનો ચોક્કસ અભાવ છે તેનું આપેલ પરિસ્થિતિમાં કમફર્ટ ની અછત તરીકે પણ અર્થઘટન કરી શકાય છે હોઠ પર તેમના કેન્દ્રીય અથવા બાજુ સાથે બચકું ભરવુ એ ચિંતા સૂચવે છે મોટેભાગે આપણે જોઇએ છીએ કે આ ક્રિયામાં તે નીચેનો હોઠ છે જેને ઘણીવાર બચકુ ભરવામાં આવે છે કેટલીકવાર તે લોકો સાથે પણ એક રોજીંદી ક્રિયા બની જાય છે અને તે લોકો પર જેમની સાથે તે રોજીંદી ક્રિયા છે આપણે લગભગ એવી પરિસ્થિતિઓની આગાહી કરી શકીએ છીએ કે જેમાં આ ખાસ હાવભાવ તેમના દ્વારા સૂચવવામાં આવશે તેઓ ઘણીવાર તેને અનુમાનિત રીતે પુનરાવર્તન કરશે કેટલીક ક્ષણોમાં આપણને લાગે છે કે તે એક દિલાસો આપનારો હાવભાવ પણ હોઈ શકે છે કારણ કે હોઠ પર બચકું ભરવાથી વ્યક્તિ ચોક્કસ હદ સુધી અંતર્ગત ચિંતાને રસ્તો આપી શકે છે અને તેથી વાતચીત અથવા વિચાર પ્રક્રિયાનો આગળનો તબક્કો થોડો વધુ આત્મવિશ્વાસ સાથેનો હોય છે એ જ રીતે આપણે જોઇએ છીએ કે કોઈના હોઠ પર બચકું અથવા હોઠ પર ચાવવું તે પણ એક સંકેત છે કે વ્યક્તિ એક અસ્પષ્ટ પેનલ માં અથવા તો આંશિક રીતે ખોટું બોલી રહી છે કોઈ પણ સંજોગોમાં તમે જોશો કે આ ચોક્કસ ક્રિયા નિખાલસતા દર્શાવતી નથી વ્યક્તિમાં ચોક્કસ રિઝર્વેશન છે અને આ રિઝર્વેશનને અન્ય અભિવ્યક્તિઓની મદદથી શણગારવામાં આવશે સૂક્ષ્મ અભિવ્યક્તિઓ અને શબ્દો જે પછીથી અનુસરશે મુખની આગળની સ્થિતિ જે આપણે જોઇશું તેને ચૂસી ગયેલા હોઠ અથવા ગળી ગયેલા હોઠ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ ચોક્કસ ક્રિયા એમ સૂચવે છે કે વ્યક્તિ પોતે હોઠને ગળી જવાનો પ્રયાસ કરી રહ્યો છે તેથી તે સામાન્ય રીતે સૂચવે છે કે વ્યક્તિ ઊંડા વિચારમાં છે અને ઊંડા વિચાર સર્જનાત્મક વિચાર નથી પણ તે એક જટિલ વિચાર છે તેથી તે વસ્તુઓને જોવાની મૂલ્યાંકનકારી રીત છે જ્યારે આપણે વિષયાર્થનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને તે જ સમયે આપણે વિચારીએ છીએ કે કાં તો આપણા માટે અથવા વધુ બીજા વ્યક્તિ જેની સાથે ઘણી વખત આપણે વિષયાર્થના મૂલ્યાંકન સાથે સંકળાયેલા હોવા ઉપરાંત વાત કરી રહ્યા હોઇએ છીએ તેના માટે આ એક મહત્વપૂર્ણ સંદેશ હોઈ શકે છે આપણે એ પણ જોઇએ છીએ કે આ ચોક્કસ અવસ્થા વ્યક્તિ દ્વારા અચેતન રીતે જાહેરાતમાં અને સ્વચ્છ રીતે લેવામાં આવે છે સાથે એક વ્યક્તિએ બીજાઓને કોઈ મહત્ત્વનો સંદેશો પહોંચાડવો છે અને ઘણીવાર આ મહત્વનો સંદેશ મેળવનાર ને કંઈક નકારાત્મક સૂચવે છે કેટલાક લોકોમાં આપણને લાગશે કે આ એક આદત બની જાય છે અને આ ચોક્કસ પ્રકારની ક્રિયા પર મનોવૈજ્ઞાનિક અવલંબન છે મનોવૈજ્ઞાનિક અવલંબન અને આ ક્રિયાનું વધુ પડતું કરવું મનની ઊંડી સમસ્યારૂપ સ્થિતિ સૂચવે છે જેની વધુ તપાસ થવી જોઈએ એ જ રીતે આપણે જોઇએ છીએ કે કેટલીક અન્ય રસપ્રદ અવસ્થાઓ છે જે આપણું મુખ લેવા માટે સક્ષમ છે ખાસ કરીને એક રસપ્રદ જે જાણીતું છે જેને હું માનું છું કે આપણે બધા સરળતાથી સમજી શકીએ છીએ આને એક મહત્વપૂર્ણ સૂક્ષ્મ અભિવ્યક્તિ પણ ગણવામાં આવે છે કારણકે આપણને લાગે છે કે મોટેભાગે મુખના ખૂણામાં લગભગ અતિસૂક્ષ્મ ઢબમાં ખેંચાણ થાય છે તે સમન્વયનું ગૌણ સ્વરૂપ અથવા અન્યને અવિશ્વાસની લાગણી દર્શાવે છે પરંતુ તે જ સમયે અન્ય વ્યક્તિ આ ભાવશૂન્યતાનું પ્રદર્શન કરવા માંગતી નથી તે ખૂબ જ ખુલ્લી રીતે માનવામાં આવતું નથી અને તેથી આપણે ઘણીવાર જોઈએ છીએ કે મોટાભાગના કિસ્સાઓમાં લાંબા સમય સુધી ખેંચાણ થતું નથી કેટલીકવાર આપણને લાગે છે કે તે એવા લોકોની વર્તણૂક સાથે સંકળાયેલ હોઈ શકે છે જે જૂઠું બોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ રોજિંદા જૂઠ્ઠા નથી અને તેઓ પોતાની જાતને આ નાનકડી ચહેરાની મરોડથી રસ્તો આપી શકે છે કારણ કે તેમનો અંતરાત્મા આ ક્રિયાને અસ્વીકાર કરી શકે છે મુખની આ ખાસ હિલચાલ દરમિયાન આપણને જાણવા મળે છે કે મુખના ખૂણા ઉપરની તરફ વળે છે અને મુખની આ ઉપર તરફની હિલચાલ સુખની લાગણીઓ સાથે સંકળાયેલી છે તે મુખ પર આનંદ અથવા મનોરંજનના સ્મિતની શરૂઆત હોઈ શકે છે પરંતુ તે જ સમયે આપણને લાગે છે કે મુખના ખૂણાઓ લગભગ તરત જ નીચે તરફ વળે છે અને આ નીચેની ગુનાખોરી નકારાત્મક લાગણી સૂચવે છે તેથી જ્યારે પણ વ્યક્તિના મનમાં વિરોધાભાસ ચાલતો હોય ત્યારે સામાન્ય રીતે ખેંચાણ આવે છે સંદેશાનો બીજો મહત્વનો સંચાર ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ હાથ અથવા અમુક આંગળીઓની મદદથી મુખને ઢાંકી દે છે અને આ વિવિધ પ્રકારની ભાવનાત્મક પ્રતિક્રિયાઓ સાથે પણ સંકળાયેલ છે મુખને ઢાંકવાનું આ ખાસ પાસું આપણે આવરી લઈશું જ્યારે આપણે આપણા આગામી મોડ્યુલમાં હાથની હિલચાલ અને આંગળીઓની હિલચાલ પર ધ્યાન આપીશું આગળના ચહેરાના હાવભાવ જે આપણે લઈશું તે આ સ્મિત છે આપણે બધા સ્મિતનું મહત્વ જાણીએ છીએ તે સામાન્ય રીતે આપણી લાગણીઓના સકારાત્મક નિર્દેશ સાથે સંકળાયેલું છે જો બધી લાગણીઓ જે આપણા શરીર દ્વારા સંચારિત થઈ શકે છે તો આપણને લાગે છે કે આપણું સ્મિત સૌથી સાંસર્ગિક છે તે લગભગ હંમેશા હકારાત્મક સ્મિત છે તેથી લગભગ તમામ સંસ્કૃતિઓમાં આપણી પાસે વિવિધ સામાજિક ધારણાઓ પણ છે જ્યાં હસતો ચહેરો વધુ ખુલ્લો અને મૈત્રીપૂર્ણ વધુ સારી રીતે પાસે જઈ શકાય તેવું અને તે જ સમયે વધુ સક્ષમ માનવામાં આવે છે આપણામાંના લગભગ બધા જ વાસ્તવિક સ્મિત અને કૃત્રિમ અથવા પ્લાસ્ટિક સ્મિત વચ્ચેનો તફાવત સમજવા માટે સક્ષમ છે તે ડાર્વિન હતો જેણે તેનો અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી જેમાં સ્મિતના સંકેતોને સમજી શકાય છે તેણે જોયું કે સ્મિતના કારણ પરિણામો અને અભિવ્યક્તિઓ સાર્વત્રિક છે હસતો ચહેરો સામાન્ય રીતે મૈત્રીપૂર્ણ માનવામાં આવે છે પરંતુ તમારા એ ચહેરા વિશે શું કે જે ક્યારેય હસતો નથી તેથી ચહેરા પર સ્મિતની ગેરહાજરી ઘણીવાર નિરાશાજનક બની શકે છે તે જ સમયે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ સ્મિત કરે છે તે પણ નકારાત્મક માનવામાં આવે છે ચોક્કસપણે તે કોઈપણ હકારાત્મક લાગણીઓ સાથે સંકળાયેલ નથી અને અહીં મેં તે વ્યક્તિત્વની સાહિત્યિક સમજણનું અવતરણ કર્યું છે જ્યાં ખૂબ હસવું સ્પષ્ટ થાય છે પ્રથમ એક બ્રિટીશ નવલકથાકાર એરિક એમ્બલરનું એક કોટ છે જે જાસૂસ રોમાંચક માટે વધુ જાણીતા છે અને તેણે સતત હસતાને તેના અસ્તિત્વની સમાનતા માટે સ્થાયી માફી તરીકે વર્ણવ્યું છે એ જ રીતે જી કે ચેસ્ટરટોને પણ આવા જ રિઝર્વેશન વ્યક્ત કર્યા છે જ્યારે માનવ ચહેરા પર વધારે પડતી સ્મિતની હાજરી તેને પ્રથમ નજરમાં દયાળુ બનાવે છે પરંતુ બીજી નજરમાં આ સમાન સતત સ્મિતની હાજરી વ્યક્તિને વધારે કાયર લાગે છે તેથી તમે જોશો કે સ્મિત તેની હાજરી તેની ગેરહાજરી અને ખૂબ જ હાજરી એ બધુ આપણા બધા ક્રિયાપ્રતિક્રિયા કરનાર દ્વારા નોંધવામાં આવે છે આ ચોક્કસ વિડિઓ સ્મિતના મહત્વનું ખૂબ જ રસપ્રદ મૂલ્યાંકન આપે છે અને સામાન્ય રીતે સમજી શકાય તેવા સ્મિતના પ્રકારોને પણ આવરી લે છે મોટાભાગના મૂળભૂત સંચાર સંકેતો સમગ્ર વિશ્વમાં સમાન છે જ્યારે લોકો સ્મિતથી ખુશ હોય છે જ્યારે તેઓ ઉદાસ અથવા ગુસ્સે હોય છે Refer time 1650 સ્મિત અન્ય વ્યક્તિને કહેવાનો ઉદ્દેશ આપે છે કે તમે ડરાવણા નથી અને તમને વ્યક્તિગત સ્તરે સ્વીકારવાનું તેઓને પુછે છે સ્મિતનો અભાવ સમજાવે છે કે શા માટે ઘણા પ્રભાવશાળી વ્યક્તિગત જેમ કે હવામાન અહેવાલ ક્લિન્ટ ઇસ્ટ વુડ હંમેશા ખરાબ સ્વભાવના અથવા આક્રમક લાગે છે અને ખરેખર હસતા જોવા મળે છે આપણે ફક્ત ઘણી રીતે દેખાવા માંગતા નથી Refer time 1710 કોર્ટરૂમ માં વૈજ્ઞાનિક સંશોધન બતાવે છે કે સ્મિત સાથે માફી માંગવી એ સ્મિત વગર માફી કરતા ઓછી દંડની જોગવાઈ કરે છે મોટાભાગના લોકો સભાનપણે નકલી સ્મિત અને વાસ્તવિક સ્મિત વચ્ચે તફાવત કરી શકે છે અને આપણામાંના મોટા ભાગના કોઈકથી સંતોષાતા હોય છે જે આપણી તરફ હસતા હોય છે પછી ભલે તે વાસ્તવિક હોય કે ખોટું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કેટલીક પરિસ્થિતિઓમાં સ્મિત અને હાસ્ય રક્ષણાત્મક પદ્ધતિઓ છે તેથી જ જો તમે લોકો અને તેમની લાગણીઓને સમજવા માંગતા હોવ તો નકલી સ્મિતને વાસ્તવિકથી અલગ પાડવું મહત્વપૂર્ણ છે સ્મિત સ્નાયુઓના બે સેટ દ્વારા નિયંત્રિત થાય છે ઝાયગોમેટિકસ મુખ્ય સ્નાયુઓ છે જે ચહેરાની બાજુથી નીચે ગોળાકાર હોય છે અને મુખના ખૂણાઓ સાથે જોડાય છે અને ઓર્બિક્યુલરિસ ઓક્યુલી જે આંખોને પાછળ ખેંચે છે ઝાયગોમેટિકસ મેજર્સ દાંતને ખુલ્લા કરવા અને તમારા ગાલને મોટું કરવા માટે બહાર કાઢવામાં આવે છે જ્યાં ઓર્બિક્યુલરિસ ઓક્યુલી આંખોને સાંકડી બનાવે છે અને ક્રોસ ફીટ કરે છે આ સ્નાયુઓ સમજવા મહત્વપૂર્ણ છે કારણ કે ઝાયગોમેટિકસ મેજર્સ સભાનપણે નિયંત્રિત છે બીજા શબ્દોમાં કહીએ તો આપણે મૈત્રીપૂર્ણ અથવા ગૌણ દેખાવાનો પ્રયાસ માટે નકલી આનંદના ખોટા મુખ ઉત્પન્ન કરવા માટે ટેવાઈ ગયા છીએ છતાંય આંખો પર ઓર્બિક્યુલરિસ ઓક્યુલી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને સાચા સ્મિતની સાચી લાગણીઓ સાથે સમીક્ષા કરે છે આનંદદાયક સ્મિત માત્ર હોઠના ખૂણા જ ખેંચાય છે તેમ નહી પણ આંખોની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે જ્યારે આનંદ વિનાના સ્મિતમા એવુ નથી માત્ર હસતા હોઠ હોય છે જાગૃત મગજ દ્વારા જ્યારે વાસ્તવિક સ્મિત ઉત્પન્ન થાય છે જેનો અર્થ એ છે કે આપણે ઝાયગોમેટિક છીએ જ્યારે તમને લાગે કે તમારા મગજના ભાગમાંથી આનંદના સંકેતો પસાર થાય છે સાથે લાગણીઓની પ્રક્રિયા તમારા મુખના સ્નાયુઓને હલાવે છે તમારા ગાલને વધારે છે તમારી આંખોને વધારે છે અને તમારા ભમર સહેજ ઊંડા જાય છે ફોટોગ્રાફર તમને ગાલ જકડી રાખવાનું કહે છે કારણ કે આ શબ્દ ઝાયગોમેટિક મેજર સ્નાયુઓ હતો આંખો પર બ્લાસ્ટર તીવ્ર નકલી સ્મિતમાં પણ દેખાઈ શકે છે અને ગાલ એકઠા થઈ જાઈ તેવું દેખાઈ છે અને તેને સંકોચાતાં બનાવે છે અને જે સ્મિત અસલી છે તમે તેને જોશો જોકે જ્યારે સ્મિત વાસ્તવિક હોય છે તો ભમર અને આંખના પાપણની વચ્ચે આંખનો એકદમ તાજા ભાગને ઢાંકે છે જ્યાં આંખ સંપૂર્ણ ઢંકાઈ છે તે નીચે તરફ જાય છે અને તેનાથી આગળ ભમર થોડો ઊંડો જાય છે Refer time 1909 તેથી સ્મિતનું પ્રથમ ચિત્ર Refer time 1912 હજુ પણ આંખોની બાજુમાં કરચલી રેખાઓ માટે દેખાય છે સ્મિતના છ સૌથી સામાન્ય પ્રકારો નંબર 1 ચુસ્ત લિપ્ડ સ્મિત હોઠ ખેંચાય છે કે ચહેરા પર સીધી રેખા બને છે અને દાંત છુપાયેલા હોય છે તે સંદેશ સાથે સ્મિત કર્તા પાસે ગુપ્ત માહિતી મોકલે છે અથવા હોઠ પાછળ દબાવેલા મંતવ્ય અથવા પેંતરા વચ્ચે કંઇક ધરાવે છે Refer time 1930 જે તમારી સાથે શેર કરવામાં આવશે નહીં પરંતુ ચુસ્ત હોઠનું સ્મિત સફળ ઉદ્યોગપતિ ના મેગેઝિન ચિત્રો અથવા સંદેશાવ્યવહારમાં પરિણમે છે સફળતાનું રહસ્ય એકત્રિત કરે છે અને તમારે તે શું છે તેનો અંદાજ કાઢવો પડશે આ ઇન્ટરવ્યુ માં મહિલાઓમાં સફળતાના સિદ્ધાંતો વિશે વાત કરવાની વૃત્તિ હોય છે પરંતુ ખરેખર તેઓ કેવી રીતે સફળ થયા તેની ચોક્કસ વિગતો વધઘટપાત્ર કરે છે નંબર 2 ટ્વિસ્ટેડ સ્મિત આ સ્મિત ચહેરાની દરેક બાજુ વિરુદ્ધ લાગણીઓ દર્શાવે છે જમણુ મગજ ડાબી બાજુની ભમર ઉપર કરે છે જ્યાં ડાબા ઝાયગોમેટિકસ સ્નાયુઓ અને ડાબો ગાલ ચહેરાની ડાબી બાજુએ એક પ્રકારનું સ્મિત પેદા કરે છે ડાબુ મગજ ગુસ્સેદાર ભમર પેદા કરવા એ જ સ્નાયુઓને જમણી બાજુએ નીચે તરફ ખેંચે છે જ્યારે વ્યક્તિ ચહેરાની દરેક બાજુને પ્રતિબિંબિત કરવા માટે 90 ડિગ્રી ના ખૂણા પર મધ્યમાં દર્પણ કરે છે ત્યારે તમે વિપરીત લાગણીઓ સાથે બે સંપૂર્ણપણે અલગ ચહેરા પેદા કરો છો ચહેરાની જમણી બાજુએ ચીઝી દુઃખ પ્રગટ થાય છે જ્યારે ડાબી બાજુ ગુસ્સેદાર ભમર પ્રગટ કરે છે ટ્વિસ્ટેડ સ્મિત પશ્ચિમી દુનિયા માટે વિચિત્ર છે તે માત્ર જાણી જોઈને કરી શકાય છે જેનો અર્થ એ છે કે તે માત્ર એક જ સંદેશ મોકલી શકે છે કટાક્ષ નંબર 3 નમતા જડબાનું સ્મિત આ એક વ્યવહારુ સ્મિત છે જ્યાં પ્રભાવ પાડવા માટે નીચેનું જડબુ ખાલી નીચે નમાવેલુ હોય છે જ્યારે વ્યક્તિ હસે છે અથવા સહ્રદય હોય છે આ હિલેરી ક્લિન્ટન અને મેરિલીન મનરો જેવા લોકોનુ પ્રિય છે અને તેઓ બધા તેનો ઉપયોગ ખુશ પ્રતિક્રિયાઓ અને તેમના પ્રેક્ષકોને ઉત્તેજિત કરવા અથવા વધુ મત જીતવા માટે કરે છે નંબર 4 બાજુ તરફ જોતું સ્મિત સ્મિત અથવા ચુસ્ત લિપ્ડ સ્મિત સાથે જોતી વખતે આપણે નીચે અને દૂર થઈ ગયા હતા હસતી વ્યક્તિ સહ્રદય અને સેક્રેટરી લાગે છે આ સ્મિતને દરેક જગ્યાએ પુરુષોનું મનપસંદ બતાવવામાં આવ્યું છે કારણ કે જ્યારે સ્ત્રી તેને જેંડર ની પેરાનોર્મલ લાગણીઓમાં કરે છે ત્યારે તે પુરુષોને સ્ત્રીઓની સુરક્ષા અને સંભાળ રાખવા ઇચ્છિત બનાવે છે નંબર 5 નકલી સ્મિત અટ્ટહાસ્ય મુખ પર ઝાયગોમેટિકસ મેજર્સ ચોરીને ખુલ્લી કરે છે અને ગાલને મોટાં કરે છે જ્યારે ઓર્બિક્યુલરિસ ઓક્યુલી સામેલ નથી નંબર 6 અસલી સ્મિત સામૂહિક સ્નાયુઓ હલે છે ગાલ વધે છે આંખો દબાઈ છે અને ભમર સહેજ ઊંડા જાય છે સ્મિત ક્યારેય એક જ લાગણીની અભિવ્યક્તિ કરતું નથી તે ઘણી લાગણીઓ વ્યક્ત કરે છે જેમ કે આ વિડિઓમાં સ્પષ્ટ છે અને જેના પર આપણે પછીથી ચર્ચા કરીશું અને તે જ સમયે આ રસપ્રદ રીતે એક માસ્ક પણ છે જે લોકો ઘણીવાર વધુ નકારાત્મક લાગણીઓને છુપાવવા માટે પહેરે છે સ્મિતમાં ઘણા સ્નાયુઓ સ્નાયુઓ જે મુખની આસપાસ હોય છે આપણા ગાલ પરના સ્નાયુઓ અને આપણી આંખોની આસપાસના સ્નાયુઓ પણ શામેલ હોઈ શકે છે લોકો સામાન્ય રીતે ખુશ હોય ત્યારે સ્મિત કરે છે પરંતુ ખૂબ જ જલ્દી આપણે બધાએ ચોક્કસ ખુશ થયા વગર નમ્ર સામાજિક સ્મિત આપવાનું શીખી લીધું છે કારણકે આ હસતો ચહેરો નમ્ર ગણવામાં આવે છે અને ઘણી વખત આપણા તમામ સામાજિક અને વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન આવશ્યકતા ગણાય છે અને તેથી આ હસતો ચહેરો જરૂરી નથી કે મનની કોઈ ચોક્કસ અથવા વિશિષ્ટ ભાવનાત્મક સ્થિતિને જણાવે શ્રેષ્ઠ રીતે આપણે કહીએ છીએ કે સ્મિત એ બહુહેતુક અભિવ્યક્તિ છે સ્મિતનું સામાન્ય અર્થઘટન હકારાત્મકતા અને ખુશી સાથે સંકળાયેલું છે અને આપણે બધા તે ઇમોજી થી પરિચિત છીએ હસતો ચહેરો ખુશીનું સાર્વત્રિક પ્રતીક છે પરંતુ તે જ સમયે વ્યાવસાયિક વિશ્વમાં આપણે ધ્યાન રાખવું પડશે કે આપણું સ્મિત માસ્ક તરીકે પણ વાપરી શકાય છે સ્મિત જુદા જુદા અર્થોનો સંચાર કરે છે અને તે જ સમયે કેટલાક સાંસ્કૃતિક સંગઠનો પણ છે જે આપણા સ્મિત કરવાની રીત અને અન્ય લોકોની સ્મિતના અર્થઘટન કરવાની આપણી રીત સાથે પણ સંકળાયેલા છે ઉપરાંત એવા પ્રસંગો કે જેના પર આપણે સ્મિત કરવા માંગીએ છીએ અને સ્મિત કરવાનું પસંદ નથી કરતા ઉદાહરણ તરીકે જાપાનમાં તેમજ કેટલાક અન્ય દેશોમાં આ સ્મિત છુપાયેલ મૂંઝવણ નારાજગી અથવા ગુસ્સો પણ સૂચવી શકે છે એલન પીસ તેમના લખાણોમાં સ્મિતના 5 સામાન્ય પ્રકારની યાદી આપી છે પરંતુ પાછળથી સંશોધકોએ કેટલાક વધુ પ્રકારો ઉમેર્યા 5 સામાન્ય પ્રકારનાં સ્મિત જે એલન પીસ દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે તે છે ચુસ્ત લિપ્ડ સ્મિત ટ્વિસ્ટેડ સ્મિત નમતા જડબાનું સ્મિત બાજુ તરફ જોઈ રહેલું સ્મિત અને રસપ્રદ રીતે એલન પીસ દ્વારા ઓળખાતા પાંચમા સ્મિતનું નામ જ્યોર્જ ડબલ્યુ બુશ સ્મિત છે હવે એલન પીસે આ સ્મિતને સંપૂર્ણપણે લાગણીના સ્વતંત્ર સંચાર તરીકે દર્શાવવાને બદલે તેને સાંસ્કૃતિક સ્વરૂપ સાથે જોડી દીધું છે પીસે ટિપ્પણી કરી છે કે ટેક્સાસ માં ખાસ કરીને સમાજના મધ્યમ વર્ગના લોકો ખૂબ સ્મિત કરે છે અને તેથી તેમની સમજણ એ છે કે ટેક્સાસમાં લોકો અન્ય અમેરિકન રાજ્યોના લોકો કરતાં વધુ સ્મિત કરે છે અને તેથી લગભગ સતત પરંતુ અતિસૂક્ષ્મ છાપ જે સામાન્ય રીતે જ્યોર્જ ડબલ્યુ બુશના ચહેરા પર જોવા મળતી હતી તેને આ નામ આપવામાં આવ્યું છે મારી ચર્ચાઓમાં હું આ ખાસ પ્રકારનું સ્મિત છોડી દઇશ હું એલન પીસ દ્વારા સૂચિબદ્ધ પ્રથમ 4 સામાન્ય પ્રકારનાં સ્મિત લઈશ અને તેમને અન્ય સામાન્ય રીતે મળેલા સ્મિત સાથે પૂરક કરીશ જે અન્ય સંશોધકો દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે અહીં હું કાર્ને લેન્ડિસનો પણ ઉલ્લેખ કરવા માંગુ છું જેમણે 1924 માં કામ કર્યું હતું અને 9 અલગ અલગ પ્રકારના સ્મિતની ઓળખ કરી હતી પરંતુ તેના સંશોધકો આ શોધ સાથે આવ્યા હતા કે માત્ર છ પ્રકારના સ્મિત હકારાત્મક અર્થ સાથે સંકળાયેલા છે બાકીના નકારાત્મક છે અથવા માસ્ક છે પ્રારંભિક સંશોધકો સ્મિતના વિજ્ઞાનમાં જે પણ સમજી શકાતું હતું તે એવી રીતે લેવામાં આવ્યું કે જે આપણે અગાઉ ડાર્વિન દ્વારા પ્રતિબદ્ધ કર્યું છે અને તે જ સમયે તે ફ્રેન્ચ ન્યુરોલોજીસ્ટ ડુકેન ડી બોલોન દ્વારા લેવામાં આવ્યું જેણે ચહેરાના હાવભાવના કાર્યપ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને ખાસ કરીને વિવિધ સ્નાયુઓના સંબંધ ઓળખવાનો પ્રયાસ કર્યો જે આપણા ચેહરા પર હાજર છે અને ક્યા પ્રકારના સ્નાયુઓનો ઉપયોગ સ્મિત દ્વારા ક્યા પ્રકારની લાગણીના સંચારમા થાય છે તેમણે ટેસ્ટ ઇલેક્ટ્રોડ બે ચહેરા પર પ્રયોગ કર્યો હતો અને તે પ્રયોગો માટે સૌથી વધુ ચર્ચામાં છે જેના પરિણામે ચોક્કસ દર્દીનો ચહેરો સફેદ ક્રેન ના સ્થાયી ગોઠવણમાં પરિણમ્યો હતો જેણે તેની બાકીની જિંદગી સોજેલા ગાલ અને આંખના ખૂણા આસપાસની કરચલી સાથે પસાર કરી હતી આ પ્રયોગ ખોટો પડ્યો હતો પરંતુ તે જ સમયે આ તેના બાકીના સંશોધનના મહત્વને નબળું પાડતું નથી અન્ય સંશોધન કે જેના વિશે આપણા સ્મિતના અભ્યાસમાં વારંવાર વાત કરવામાં આવે છે તે કાર્ની લેન્ડિસનું છે તે 1924 માં હતું જ્યારે તેઓ મિનેસોટા યુનિવર્સિટીમાં સંશોધક વિદ્વાન હતા અને તેઓ લાગણીઓના ચહેરાના હાવભાવ પર પ્રયોગ કરી રહ્યા હતા તે લોકોના જૂથને ભેગા કરે છે એક પંચરંગી જૂથ જેમાં કેટલાક મિત્રો કેટલાક સહપાઠીઓ કેટલાક યુવાન શિક્ષકો તેમજ એક યુવાન કિશોર છોકરાનો સમાવેશ થાય છે અને તે જાણવા માંગતો હતો કે શું વિવિધ અનુભવો તેમના માટે સમાન ચહેરાના હાવભાવ લાવે છે તેની પદ્ધતિઓ આજે નૈતિક ગણી શકાય નહિ જો કે તે તેના તારણો હતા જેણે વધુ સરળતા લાવી અને હજુ પણ સંશોધકો આ તારણો પર પાછા ફરે છે તેમણે આ જૂથને ભેગા કર્યા હતા તેમને આંખે પાટા બાંધ્યા હતા ચહેરાના પ્રતિભાવમાં કયા પ્રકારના સ્નાયુઓ સક્રિય છે તે ઓળખવા માટે તેમના ચહેરા પર માર્કર લગાવ્યા હતા અને પછી તેણે તેમને વિવિધ પ્રકારના પ્રયોગોમાંથી પસાર થવા કહ્યું હતું તેમણે આ આંખો પર પટ્ટી બાંધેલા લોકોને કેટલાક રસપ્રદ અને વિચિત્ર પ્રયોગો માટે ખુલ્લા પાડ્યા હતા તેમાંના કેટલાકમા તેમની બેઠકો નીચે ફટાકડા ફોડવાનો સમાવેશ થાય છે એક પ્રયોગમાં જીવંત દેડકાથી ભરેલી ડોલમાં એક વખત હાથ નાખવાનો સમાવેશ થાય છે અને આખરે તેણે એક વ્યક્તિને ઉંદર અથવા ઉંદરનું ગળું જાણી જોઈને કાપવાનું કહ્યું તેમ છતાં તે પણ અહીં સંકલિત હોવું જોઈએ કે તેમના પછીના જીવનમાં તેમણે આ પ્રયોગનું પુનરાવર્તન ક્યારેય કર્યું ન હતું પરંતુ 1924 માં એક યુવાન સંશોધક વિદ્વાન તરીકે તેમણે જે તારણો આપ્યા તેની વિશે હજુ પણ વાત કરવામાં આવે છે તેણે કહ્યું હતું અને હું ટાંકું છું કે સૌથી હિંસક કાર્ય દરમિયાન અને તેમાંના કેટલાક હતા પણ ખરા તેમા સૌથી સામાન્ય પ્રતિક્રિયા કાં તો રડવાની કે ગુસ્સો વ્યક્ત કરવાની નહોતી તે સ્મિત કરવાની હતી અને હું ટાંકું છું જ્યાં સુધી આ પ્રયોગ જાય છે મને સ્મિત સિવાય કોઈ અભિવ્યક્તિ મળી નથી જે કોઈપણ પરિસ્થિતિની લાક્ષણિકતા ગણવા માટે ફોટોગ્રાફ્સમાં હાજર હતી મનોવૈજ્ઞાનિકોએ પછીથી વિવિધ પ્રકારના સ્મિત વિશે વાત કરી હતી જે કાર્ની લેન્ડિસ દ્વારા આ પ્રયોગો દ્વારા માન્ય કરવામાં આવી છે અને તેમણે સૂચનાઓને અનુસરવા માટે અમુક હદ સુધી આ પ્રયોગ દરમિયાન લોકો સ્વેચ્છાએ આજ્ઞાકારી રહ્યા હતા તે વિશે પણ વાત કરી હતી પરંતુ આ આપણી ચર્ચાઓ સાથે બરાબર સંબંધિત નથી કાર્ની લેન્ડિસે 19 વિવિધ પ્રકારના સ્મિતની ઓળખ કરી હતી પરંતુ સૂચવ્યું હતુ કે માત્ર છ જ હકારાત્મકતાની અભિવ્યક્તિ સાથે સંકળાયેલા છે બાકીનું ત્યારે થાય છે જ્યારે આપણે પીડામાં હોઈએ આપણે શરમ અનુભવી રહ્યા હોઇએ અથવા વ્યથિત થતા હોઇએ અથવા માપી શકાય તેવા હોઇએ વગેરે કેટલીકવાર તેનો અર્થ અન્ય લોકોના હેતુઓ પ્રત્યે શંકાને તિરસ્કાર તેમજ અન્યને સ્વેચ્છાએ સમર્પિત કરવાની લાગણી પણ હોઈ શકે છે વાસ્તવિક સ્મિત સકારાત્મક ક્રિયાઓ અને લાગણીઓ માટે એક પુરસ્કાર છે અને કેટલાક અન્ય સ્મિત છે જે સાચી લાગણીઓનું પ્રતિનિધિત્વ કરતા નથી તેના બદલે તે લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે જેને આપણે અન્ય લોકો માટે સંકેત આપવા માંગીએ છીએ કૃત્રિમ સ્મિત પ્લાસ્ટિક સ્મિત અથવા કૃત્રિમ સ્મિતની મદદથી આપણે આપણા ક્રિયાપ્રતિક્રિયા કરનાર સમક્ષ એક ખાસ લાગણી રજૂ કરવા માંગીએ છીએ અને સ્મિતના આ માસ્કનો ઉપયોગ કરીને આપણી લાગણીઓની નકારાત્મકતાને છુપાવવા માંગીએ છીએ તેથી કેટલાક સ્મિત એ સંકેત આપવા માટે વિકસિત થયા છે કે આપણને કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ધમકી અપાઈ રહી નથી તેના બદલે આપણે સહકારી છીએ કે આપણે પરિસ્થિતિમાં કોઈ એકત્રીકરણ નથી ઈચ્છતા પરંતુ તે જ સમયે સ્મિતનો ઉપયોગ સૂચન આપવા માટે પણ થઈ શકે છે સારું હું કોઈપણ આપેલ ક્રિયાપ્રતિક્રિયામાં તમારા કરતા વધુ સારો છું તેથી ઘણા નમ્ર હાવભાવ તરીકે ઉપયોગમાં લેવાય છે જે દર્શાવે છે કે આપણે નિયમોનું પાલન કરી રહ્યા છીએ અથવા આપણે જાણી જોઈને વ્યક્તિને નારાજ કરવા માંગતા નથી તે જ સમયે સ્મિતનો ઉપયોગ અસરકારક રીતે સ્વાર્થ સાધવાના પ્રતિનિધિ તરીકે થઈ શકે છે જે અન્ય લોકોને આપણી સાચી લાગણીઓને સમજવાથી વિચલિત કરે છે વિવિધ પ્રકારના સ્મિતને સમજતા પહેલા આપણે ખાસ સમજવું જોઈએ કે અસલી અને નકલી સ્મિત વચ્ચે કેવી રીતે તફાવત કરવો વાસ્તવિક સ્મિત હંમેશા અનિવાર્યપણે હકારાત્મક લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે અને નકલી સ્મિત નથી કરતું તફાવતને ઓળખવું ખાસ કરીને મહત્વનું છે કારણ કે સ્મિત પ્રત્યેનો આપણો પ્રતિભાવ ઘણીવાર અન્ય લોકો સાથેની આપણી પ્રથમ ક્રિયાપ્રતિક્રિયાને પ્રભાવિત કરે છે તે આપણને હાજરીમાં આરામદાયક બનાવે છે તે આપણને ચોક્કસ હાજરીમાં સાવચેતીનો અનુભવ કરાવે છે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે એક પૂર્ણ ખીલેલું સ્મિત વાસ્તવિક છે એક પૂર્ણ ખીલેલું સ્મિત જેમાં આંખો પણ જીવંત છે તે કદાચ અન્ય લોકો સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયાનું સૌથી ચેપી પાસું છે સંપૂર્ણ ખીલેલા સ્મિતમાં જો તેની સાથે કોઈ વ્યક્તિનું માથું સહેજ અંદર જાય તો આપણને લાગે છે કે તે વ્યક્તિ નમ્રતા અનુભવે છે બીજી બાજુ જો કોઈ વ્યક્તિ ખુલ્લેઆમ અને મોટેથી હસતો હોય અને માથું પાછળ તરફ નમેલું હોય તો વ્યક્તિ માત્ર ખુશ નથી પણ વ્યક્તિને આપેલ પરિસ્થિતિમાં પોતાના પર ગર્વ પણ અનુભવે છે ઉદાહરણ તરીકે આપણે એક વિદ્યાર્થીને પૂછી શકીએ કે ઓહ તમારી પરીક્ષા કેવી રહી આ વિદ્યાર્થીએ સારું પ્રદર્શન કર્યું છે અને તે કહેશે ઓહ તે સારું હતું નમેલ માથા તરફ જુઓ બીજી બાજુ તે જ વ્યક્તિ કહી શકે છે ઓહ તે સારું હતું તેથી તમે જોશો કે આનંદની માત્રા સમાન છે પરંતુ અન્ય જોડાણો પણ ચોક્કસ પ્રકારના માથાના ઝુકાવ સાથેના જોડાણ સાથે સંચારિત થાય છે તેવી જ રીતે ખોટું સ્મિત માસ્ક બનાવવા ઉપયોગી છે સાચી લાગણીઓ છુપાવવા માટેનો આપણા અને અન્ય વ્યક્તિઓ વચ્ચેનો અવરોધ અને બંનેને સ્વતંત્ર રીતે ઓળખવા માટે ચોક્કસ તફાવતો છે વાસ્તવિક સ્મિતના કિસ્સામાં લોકો તેમની આંખો અને મુખ બંનેથી સ્મિત કરે છે આ તે સ્મિત છે જેમાં આપણે કહીએ છીએ કે વ્યક્તિની આંખો પણ હસતી હતી અને નકલી સ્મિતમાં આપણને જાણવા મળે છે કે આ સ્મિત માત્ર મુખની મદદથી આપવામાં આવે છે તેવી જ રીતે જો તમે તફાવત જોવા માટે સક્ષમ હોય તો વાસ્તવિક સ્મિત મોટેભાગે ચહેરાની બંને બાજુ વધુ સપ્રમાણતા ધરાવે છે અને નકલી સ્મિત કરતાં વધુ ક્રમિક શરૂઆત અને ખાસ કરીને વધુ ક્રમિક ઓફસેટ હોય છે તફાવત જણાવવાની એક સરળ રીત એ છે કે વ્યક્તિના ચહેરા પર સ્મિત કેવી રીતે આવે છે તે ઝડપથી સમાપ્ત થાય છે અથવા તે લંબાય છે તે જોવાનું છે એક સ્થિર સ્મિત હકારાત્મક અને સાચા સ્મિત સાથે સંકળાયેલ છે બીજી બાજુ નકલી સ્મિત સામાન્ય રીતે વ્યક્તિ દ્વારા લઈ લેવામાં આવે છે જે વ્યક્તિ દ્વારા વાસ્તવિક ભાવનાત્મક સ્થિતિને ઢાંકવા માટે વપરાય છે ફ્રેન્ચ એનાટોમિસ્ટ ડુકેન ડી બોલોનએ આ તફાવતો નોંધ્યા હતા અને તેમણે ટિપ્પણી કરી હતી કે વાસ્તવિક સ્મિતમાં આંખની આસપાસ ચહેરાના સ્નાયુઓ સામેલ હોય છે જ્યારે ખોટા સ્મિતમાં ફક્ત મુખની આસપાસના સ્નાયુઓની સક્રિયતા શામેલ હોય છે અને આ મૂળભૂત તફાવત હંમેશા આપણી ભાષાની પદ્ધતિઓમાં ઓળખવામાં આવ્યો છે આપણા રૂઢિપ્રયોગો અને કહેવતોમાં તેમજ માનવ ચહેરાની વિવિધ સાહિત્યિક રજૂઆતોમાં ડુકેનની આ મૂળભૂત સમજને પાછળથી પોલ એકમેન અને વોલેસ ફ્રીસન દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો અને તેને વધુ મજબૂત બનાવવામાં આવી હતી તેઓએ આગળ અસલી અને નકલી સ્મિત વચ્ચેનો તફાવત વર્ણવ્યો અને હું ત્યાંથી શોધી કાઢેલ ટાંકું છું જે કહે છે કે સાચા સ્મિતમાં જેને મહાન ફ્રેન્ચ એનાટોમિસ્ટના કામના સન્માનમાં ડુકેન સ્મિત તરીકે ઓળખવામાં આવે છે સ્નાયુઓ ગાલને ઉપરની તરફ ખેંચે છે અને ત્વચાને આંખો તરફ ખેંચે છે આંખોને સાંકડી કરે છે અને આંખોના કાન તરફ જતાં બાહ્ય ખૂણા પર કરચલીઓ પેદા કરે છે કેટલાક દાયકાઓથી આપણે શોધી કાઢ્યું છે કે આંખના કાન તરફના ખૂણા આસપાસની કરચલીની હાજરી આપણી આંખોની આસપાસ હળવી કરચલીઓ જે વાસ્તવિક સ્મિતનું સૂચક માનવામાં આવે છે પાછળથી જો કે એવું જાણવા મળ્યું કે તે જરૂરી નથી કે દરેક વ્યક્તિને સમાન પ્રકારની કરચલીઓ હોય કેટલાક ચહેરાઓમાં આંખના કાન તરફના ખૂણા આસપાસની કરચલી બિલકુલ હાજર ન હોય બીજી બાજુ ખોટા અથવા પ્લાસ્ટિક સ્મિતમાં આપણે જોઇએ છીએ કે સ્નાયુઓ નાક થી હોઠના ખૂણા સુધીની કરચલીને આધારે હોઠને ત્રાંસી રીતે ઉપર અને પાછળ ખેંચે છે આ ચોક્કસ વિડીયોમાં આપણને જાણવા મળ્યું છે કે રાષ્ટ્રપતિપદના કેટલાક ઉમેદવારોની સ્મિતનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે રાજકીય માન્યતા પ્રણાલીઓ પર ટિપ્પણી કર્યા વિના મેં આ વિડીયોને વાસ્તવિક અને નકલી સ્મિતના ઉદાહરણ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે બોડી લેંગ્વેજ નિષ્ણાંત તાન્યા રેમન્ડએ બર્નાર્ડ સેન્ડર્સ જેવા તમામ અગ્રણી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોનો અભ્યાસ કર્યો છે જેમની પાસે ન્યુ હેમ્સ્ટર માં હિલેરી ક્લિન્ટન સામે બેવડા આંકડાની જીત પછી ચોક્કસ ઘણું બધુ સ્મિત છે બર્નાર્ડ સેન્ડર્સ અધિકૃત છે તે હંમેશા અસલી છે આ એક વાસ્તવિક સ્મિત છે તમે કહી શકો છો કે તેના Refer time 3641 ગાલ ઉંચા થાય છે પરંતુ તે એટલા મોટા નથી જેટલા સામાન્ય રીતે જ્યારે તે સંપૂર્ણ રીતે ખુશ હોય ત્યારે થાય પરંતુ તેણીના મતે જ્યારે હિલેરી સ્મિત કરે છે ત્યારે ક્યારેક તે છુપાવે છે જ્યાં તે ખરેખર વિચારી રહી હોય છે હિલેરી ક્લિન્ટનને હસવામાં સમસ્યા છે તે માત્ર એક માસ્ક સ્મિત કરે છે ગમે તે લાગણી તે તમને તે જોવા દેવા માંગતી નથી આ એક સામાજિક સ્મિત તરીકે ઓળખાય છે આંખોની આસપાસ બહુ હલનચલન થતુ નથી અને હોઠ ખરેખર ઊંચા છે ત્રાસા છે પરંતુ વધુ ઊંચા નથી અને ટેડ ક્રુઝે પણ તેના સ્મિત પર થોડું કામ કરવાની જરૂર છે જ્યારે તે સ્મિત કરે છે ત્યારે પ્રારંભિક છાપ એ છે કે તે સખત અથવા Refer time 3716 અટ્ટહાસ્ય છે અને પછી શું થાય આપણે તેને કટાક્ષ માનીએ છીએ તેથી આ મુદ્દા સાથે હું મારી ચર્ચા સમાપ્ત કરીશ આપણા આગલા મોડ્યુલમાં આપણે સ્મિતના અમુક અન્ય પ્રકારો સાંસ્કૃતિક તફાવતો પર ધ્યાન આપીશું જે આપણા સ્મિતને ઓળખવામાં કામ આવે છે તમારો આભાર